આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે બ્લેક બોક્સ ટેસ્ટીંગ ટેકનીકો અને ઘણી સફેદ બોક્સ ટેસ્ટીંગ ટેકનીકો વિશે ચર્ચા કરી હતી અને છેલ્લા સત્રમાં આપણે મ્યુટેશન ટેસ્ટીંગ વિશે ચર્ચા કરી રહ્યા હતા જે ફોલ્ટ આધારિત ટેસ્ટીંગ ટેકનીક છે આપણે કહ્યું હતું કે મ્યુટેશન ટેસ્ટીંગ માં આપણે પહેલા વિવિધ ફોલ્ટ કેટેગરીઓને ઓળખવી પડશે જે સામાન્ય રીતે પ્રોગ્રામમાં થાય છે અને પછી આપણે મ્યુટેડ પ્રોગ્રામ્સ જનરેટ કરીએ છીએ જ્યાં આપણે એક ચોક્કસ પ્રકારની ફોલ્ટ રજૂ કરીએ છીએ જેથી આપણે તપાસવા માંગીએ છીએ કે આપણા ટેસ્ટ કેસ સારું કામ કરી રહ્યા છે કે નહીં અને પછી આપણે ટેસ્ટીંગ કેસો ચલાવીએ છીએ અને તપાસીએ છીએ કે આપણે જે ભૂલ રજૂ કરી હતી તે ટેસ્ટીંગ કેસો દ્વારા પકડાય છે કે નહીં જો તે પકડાઈ જાય તો આપણે કહીએ છીએ કે મ્યુટન્ટ મરી ગયું છે અને આપણા ટેસ્ટ કેસ સારા છે પરંતુ જો મ્યુટન્ટ જીવંત છે તો તેનો અર્થ એ છે કે તમામ ભૂલ કેસો કે જે આપણે શરૂઆતમાં આ ભૂલને પકડ્યા વગર ડિઝાઇન કર્યા હતા અને આપણે રજૂ કર્યા હતા પછી આપણે કહીએ છીએ કે મ્યુટન્ટ જીવંત છે અને આપણે મ્યુટન્ટ ને મારવા માટે આપણા ટેસ્ટ સ્યુટમાં વધારાના ટેસ્ટ કેસ ઉમેરવાની જરૂર છે આપણે આપણા ટેસ્ટીંગ કેસોને મજબૂત કરીએ છીએ હવે ચાલો જોઈએ કે કયા વિશિષ્ટ પ્રકારનાં મ્યુટન્ટ છે જે આપણે પ્રોગ્રામમાં રજૂ કરીએ છીએ ઉદાહરણ તરીકે મ્યુટેશન ઓપરેટરો સ્ટેટમેન્ટ કાઢી નાખે છે જ્યારે આપણે કોઈ ચોક્કસ સ્ટેટમેન્ટ કાઢી નાખીએ છીએ ત્યારે આપણને મ્યુટન્ટ મળે છે આપણે તપાસવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે આ પ્રોગ્રામર દ્વારા કરવામાં આવેલી લાક્ષણિક પ્રોગ્રામ ભૂલો છે સંભવત તે ફક્ત એવું સ્ટેટમેન્ટ લખવા માંગતો હતો જે તેણે ન કર્યો હોય આપણે વિવિધ પ્રકારની સરળ પ્રોગ્રામિંગ ભૂલો રજૂ કરીએ છીએ જે પ્રોગ્રામર પ્રોગ્રામ લખતી વખતે કરે છે અને કેટલાક ઉદાહરણો સ્ટેટમેન્ટ કાઢી રહ્યા છે અંકગણિત ઓપરેટરને બદલી રહ્યા છે કારણ કે આ એક લાક્ષણિક પ્રોગ્રામિંગ ભૂલ પણ છે જ્યાં પ્રોગ્રામરે ભૂલથી એક અલગ ઓપરેટર લખ્યું હતું પછી તેનો હેતુ હતો સંભવત તેણે માત્ર બાદબાકી અથવા તેના જેવી વસ્તુ સાથે વત્તાની અદલાબદલી કરી અચળાંકનું મૂલ્ય બદલવું ડેટા પ્રકાર બદલવો રિલેશનલ ઓપરેટર બદલવું રિલેશનલ ઓપરેટરની બાઉન્ડરી બદલવી વગેરે બીજા સ્ટેટમેન્ટ સાથે સ્ટેટમેન્ટનું રિપ્લેસમેન્ટ ઉદાહરણ તરીકે ઓપરેટર સાથે સમાન અથવા તેનાથી ઓછું સત્ય સાથે એક્ષ્પ્રેશનનું રિપ્લેસમેન્ટ કરીશું તે એક્ષ્પ્રેશન હંમેશા સાચી હોય છે અંકગણિત ઓપરેટરોની ફેરબદલી વેરિયેબલની બદલી આ પણ એક સામાન્ય પ્રોગ્રામિંગ ભૂલ છે જ્યાં પ્રોગ્રામરે a b c લખવાને બદલે કદાચ a d c લખ્યું છે આ તમામ વિવિધ પ્રકારના મ્યુટેશન ઓપરેટરો હાથ ધરવામાં આવે છે જે મોટી સંખ્યામાં મ્યુટન્ટ ઉત્પન્ન કરે છે હવે ચાલો જોઈએ કે મ્યુટેશન ટેસ્ટીંગ કેમ કામ કરે છે વાસ્તવમાં બે હાઈપોથેસીસ છે જે મ્યુટેશન ટેસ્ટીંગ ની સફળતા તરફ દોરી જાય છે એકને કોમ્પેટન્ટ પ્રોગ્રામર હાઈપોથેસીસ તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને કપલીગ ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે કોમ્પેટન્ટ પ્રોગ્રામર હાઈપોથેસીસ કહે છે કે પ્રોગ્રામરો તેઓ લગભગ સાચા પ્રોગ્રામ લખે છે તેઓ જંક સ્ટેટમેન્ટ્સ લખતા નથી તેઓ એક કે બે જગ્યા સિવાય અર્થપૂર્ણ પ્રોગ્રામ યોગ્ય કરે છે તેઓ નાની ભૂલો કરે છે તે એક ધારણા છે અને બીજી ધારણા અથવા બીજી હાઈપોથેસીસ એ છે કે જ્યારે આપણે ઘણી સરળ ભૂલો રજૂ કરીએ છીએ જે પ્રોગ્રામર દ્વારા રજૂ કરવામાં આવેલી જટિલ ભૂલ જેવું વર્તન કરી શકે છે ત્યારે સરળ ભૂલોનો સમૂહ કેટલીક જટિલ ભૂલ સમાન છે આ બંને જ્યાં ડિમિલો 1978 દ્વારા પ્રસ્તાવિત છે અને આ બંને મ્યુટેશન ટેસ્ટીંગ પાછળનો મૂળ સિદ્ધાંત છે શા માટે મ્યુટેશન ટેસ્ટીંગ કાર્ય આ બે હાઈપોથેસીસ પર આધારિત છે કોમ્પેટન્ટ પ્રોગ્રામર હાઈપોથેસીસ પ્રોગ્રામર લગભગ સાચા પ્રોગ્રામ લખે છે તેઓ જંક પ્રોગ્રામ લખતા નથી જે સેંકડો અને હજારો ભૂલોથી ભરેલા હોય છે અને કેટલાક સ્ટેટમેન્ટો સંપૂર્ણપણે અર્થહીન હોય છે તેઓ આ રીતે પ્રોગ્રામ લખતા નથી તેઓ યોગ્ય પ્રોગ્રામ લખે છે જે કેટલીક નાની સમસ્યાઓ સિવાય લગભગ સાચા હોય છે અને બીજી ધારણા એ છે કે જો કોઈ પ્રોગ્રામરે એક જટિલ ભૂલ રજૂ કરી હોય જે સરળ ભૂલોના સમૂહની સમકક્ષ હોય કોમ્પેટન્ટ પ્રોગ્રામર હાઈપોથેસીસ જેમ આપણે કહ્યું હતું કે પ્રોગ્રામ્સ સુધારવા માટે બંધ છે અને તે કેટલીક સરળ ભૂલો દ્વારા સાચા પ્રોગ્રામથી અલગ છે બીજી બાજુ કપલીગ ઈફેક્ટ કારણ કે તેણે કહ્યું હતું કે બધી જટિલ ભૂલો ઘણી સરળ ભૂલોને કારણે થાય છે અને જો આપણે સરળ ભૂલો માટે તપાસીએ તો તે જટિલ ભૂલોને તપાસવા માટે પૂરતી હોવી જોઈએ તેમજ આપણે પ્રોગ્રામમાં જટિલ ભૂલની પરિચય આપવાની જરૂર નથી આપણી સરળ ભૂલો જે આપણે રજૂ કરીએ છીએ તે પ્રોગ્રામ પ્રોગ્રામર કરી શકે તેવી જટિલ ભૂલોને પકડવા માટે પૂરતી સારી હશે હવે આ આકૃતિ આ મ્યુટેશન ટેસ્ટીંગ પ્રક્રિયા બતાવે છે આપણી પાસે પ્રોગ્રામ છે અને પછી તેના આધારે આપણે કવરેજ બેઝ ટેસ્ટિંગના આધારે કેટલાક પ્રારંભિક ટેસ્ટીંગ કેસ ડિઝાઇન કરીએ છીએ અને પછી આપણે ટેસ્ટીંગ કેસ ચલાવીએ છીએ અને પછી જો ટેસ્ટીંગ ના કેસોમાં કેટલીક ભૂલો મળી આવે તો આપણે પ્રોગ્રામને ઠીક કરીએ છીએ અને હવે ટેસ્ટીંગ કેસો આપણા લક્ષિત કવરેજ માપદંડને સંતોષે છે તે MCDC હોઈ શકે છે સ્વતંત્ર હોઈ શકે છે અથવા બેઝ પાથ કવરેજ હોઈ શકે છે અથવા બંને અને પછી આપણે મ્યુટેશન ટેસ્ટીંગ પ્રક્રિયા શરૂ કરીએ છીએ મોટી સંખ્યામાં મ્યુટન્ટ ઉત્પન્ન કરો અને પછી આપણા ટેસ્ટીંગ કેસોનો ઉપયોગ કરીને આપણે મ્યુટન્ટ નું ટેસ્ટીંગ કરીએ છીએ અને જો કેટલાક ટેસ્ટીંગ કેસો મ્યુટેડ કાર્યક્રમ માટે ભરે છે તો આપણે કહીએ છીએ કે મ્યુટન્ટ મરી ગયું છે આપણા ટેસ્ટીંગ કેસો જે આપણે ડિઝાઇન કર્યા છે તે પૂરતા પ્રમાણમાં સારા છે પછી આપણા ટેસ્ટીંગ ના કેસો જો તેઓ પાસ થાય છે તો આપણે કહીએ છીએ કે મ્યુટન્ટ જીવંત છે અને આપણા ટેસ્ટીંગ ના કેસો તેને પકડવા માટે પૂરતા સારા નથી આપણે ટેસ્ટીંગ ના કેસો વધારવાની જરૂર છે ત્યાં જીવંત મ્યુટન્ટ છે આપણે કહીએ છીએ કે આપણા ટેસ્ટીંગ કેસોમાં સમસ્યા છે તેઓ પૂરતા સારા નથી આપણે વધારાના ટેસ્ટીંગ કેસો બનાવીએ છીએ અને તે ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આપણે મોટી સંખ્યામાં મ્યુટન્ટ ઉત્પન્ન ન કરીએ મૂળભૂત રીતે પ્રારંભિક ટેસ્ટીંગ કેસો જે આપણે ડિઝાઇન કર્યા હતા આપણે વિવિધ કેટેગરીના દોષો માટે પ્રારંભિક ટેસ્ટીંગ ના કેસો સારા છે કે કેમ તે ચકાસીને તેમને મજબૂત કરીએ છીએ અને મ્યુટેશન ટેસ્ટીંગ માત્ર આપણને ટેસ્ટીંગ કેસોને મજબૂત કરવામાં અને પ્રોગ્રામ ની ઉંચી વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કવરેજ આધારિત ટેસ્ટીંગ ટેકનીકો અને છેવટે એકવાર જ્યારે આપણે મોટી સંખ્યામાં મ્યુટન્ટ પેદા કરી લઈએ ત્યારે આપણે કહીએ છીએ કે આપણું મ્યુટેશન ટેસ્ટીંગ પૂર્ણ થયું છે અને સદભાગ્યે મ્યુટન્ટ પર ટેસ્ટીંગ ના કેસો ચલાવતા મ્યુટન્ટ નું નિર્માણ મોટા પ્રમાણમાં સ્વચાલિત થઈ શકે છે પરંતુ અત્યાર સુધી આપણે મ્યુટેશન ટેસ્ટીંગ ના માત્ર ખૂબ જ સકારાત્મક પાસાઓ જોયા છે મ્યુટેશન ટેસ્ટીંગ માં કેટલીક સમસ્યાઓ છે આપણે નીચે મુજબ સમસ્યાનો ઉલ્લેખ કર્યો નથી એક સમસ્યાને સમકક્ષ મ્યુટન્ટ કહેવામાં આવે છે અહીં સમસ્યા એ છે કે આપણે એક ભૂલ પેદા કરી આપણે એક મ્યુટન્ટ બનાવ્યું કદાચ આપણે સ્થિરતાના મૂલ્યને બદલી શકીએ અથવા આપણે બે સ્ટેટમેન્ટો બદલી શકીએ પરંતુ પછી વિનિમય સ્ટેટમેન્ટ ખરેખર ભૂલ નથી કારણ કે સ્ટેટમેન્ટો વચ્ચે કોઈ નિર્ભરતા નથી માત્ર એક ઉદાહરણ હોઈ શકે છે અથવા આપણે ઓપરેટર કરતા ઓછા ઓપરેટર સાથે ઓપરેટરને બદલી શકીએ છીએ પરંતુ હજી પણ ત્યાં કોઈ ભૂલ હોઈ શકે નહીં કારણ કે ત્યાં પણ ઓછા કામ કરશે આને સમકક્ષ મ્યુટન્ટ કહેવામાં આવે છે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામમાં ફેરફાર કરીએ છીએ પરંતુ તે ખરેખર પ્રોગ્રામમાં કોઈ ભૂલ રજૂ કરતું નથી અને પછી આપણને સમસ્યા છે કારણ કે આપણે ટેસ્ટીંગ કેસો ચલાવ્યા પછી ધારીશું કારણ કે દેખીતી રીતે કોઈ ભૂલો નથી અને ટેસ્ટીંગ ના કેસો કોઈ શોધી શકશે નહીં સમસ્યા તમામ ટેસ્ટીંગ ના કેસો પસાર થશે અને આપણે કહીશું કે મ્યુટન્ટ જીવંત છે અને આપણે આ મ્યુટન્ટ ને મારી નાખવાનો પ્રયાસ કરતા મોટી સંખ્યામાં ટેસ્ટ કેસ લખીને કોઈ સફળતા મળ્યા વિના પ્રયાસ કરી શકીએ છીએ પરંતુ વાસ્તવમાં તે કોઈ ભૂલ નથી ભલે તે મ્યુટન્ટ છે તે એક સમકક્ષ મ્યુટન્ટ છે મ્યુટેડ સ્વરૂપમાં પ્રોગ્રામ મૂળ પ્રોગ્રામની સમકક્ષ પણ છે જે સાચો પ્રોગ્રામ છે તે કોઈપણ ભૂલો રજૂ કરતો નથી અને ભલે તે વાક્યરચનાત્મક રીતે થોડો અલગ હોય પરંતુ તે નથી બગડેલ તે બગ્સ ધરાવતો પ્રોગ્રામ નથી અને મ્યુટેડ પ્રોગ્રામ અને મૂળ પ્રોગ્રામ ટેસ્ટીંગ દ્વારા અલગ નહીં પડે જ્યારે આપણી પાસે સમકક્ષ મ્યુટન્ટ હોય ત્યારે આપણી ટેસ્ટીંગ પ્રક્રિયા સ્વચાલિત ટેસ્ટીંગ પ્રક્રિયા સમસ્યામાં આવશે તે ધ્વજ કરશે કે મ્યુટન્ટ જીવંત છે અને જ્યારે ટેસ્ટીંગ કેસોમાં દલીલ કરવાની જરૂર હોય પરંતુ પછી જ્યારે પણ તેઓ ધ્વજનું સંશોધન કરે છે ત્યારે આપણે જાતે જ તપાસ કરવાની જરૂર છે કે આપણને સમકક્ષ મ્યુટન્ટ મળી રહ્યું છે કે નહીં અને આપણને ચિંતા નથી આપણે ફક્ત આપણી મ્યુટેશન ટેસ્ટીંગ પ્રક્રિયા દ્વારા ઉભી કરવામાં આવેલી આ ચેતવણીને અવગણીશું કે આ ચોક્કસ પ્રકારના બગ માટે ટેસ્ટ કેસ અપૂરતા છે આ કિસ્સામાં આ માત્ર એક ઉદાહરણ છે જો હું 5 બ્રેક્સની બરાબર છું અને તમે અહીં 5 કરતા વધારે 5 કરતા વધારેની સરખામણીમાં બદલાયા છો હવે તેઓ ખરેખર સમાન છે કારણ કે અહીં જે ટેસ્ટ કેસ પસાર થાય છે આપણે પણ અહીંથી પસાર થઈશું અને આપણે કહીએ છીએ કે આ બે સમાન છે મ્યુટેશન ટેસ્ટીંગ સાથે સમસ્યાઓ એક મોટી સમસ્યા સમકક્ષ મ્યુટન્ટ છે બીજી સમસ્યા એ છે કે બિન તુચ્છ કાર્યક્રમ માટે આપણે અબજો અથવા ટ્રિલિયન મ્યુટન્ટ પેદા કરી શકીએ છીએ અને પછી પ્રક્રિયા સ્વચાલિત હોવા છતાં તે મોટી સંખ્યામાં ઘણો સમય લાગી શકે છે અને ચિહ્નિત કરવામાં આવેલી ઘણી ભૂલો પણ હોઈ શકે છે સમકક્ષ મ્યુટન્ટ માટે અને તે પણ આપણે ફક્ત સરળ વાક્યરચના દોષો અને ચોક્કસ પ્રકારની ફોલ્ટ ઓ દાખલ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે અલ્ગોરિધમિક ફોલ્ટ અને તેથી વધુ આપણે ખરેખર આને રજૂ કરી શકતા નથી અને તે પ્રકારના દોષો માટે ચાલો અલ્ગોરિધમનો દોષ કહીએ અને કપલીગ ઈફેક્ટ ખરેખર પકડી શકે નહીં સરળ પ્રોગ્રામિંગ ભૂલો પર મ્યુટેશન ટેસ્ટીંગ ખૂબ અસરકારક છે જે પ્રોગ્રામ લખતી વખતે પ્રોગ્રામરે સરળ ભૂલો કરી હતી પરંતુ વધુ જટિલ પ્રકારની ભૂલો જેમ કે અલ્ગોરિધમિક બગ્સ પરફોર્મન્સ બગ્સ અને તેથી મ્યુટેશન ટેસ્ટીંગ તે અસરકારક ન હોઈ શકે તો ચાલો આપણે તમને એક પ્રશ્ન પૂછીએ અન્ય ટેસ્ટીંગ ટેકનીકોની તુલનામાં મ્યુટેશન ટેસ્ટીંગ નો ફાયદો શું છે અને એક મહત્વપૂર્ણ ગેરલાભ શું છે જવાબ એ હોઈ શકે છે કે ફાયદો એ છે કે તે ઓટોમેશન માટે અત્યંત અનુકૂળ છે અને તે એક ટેકનીક છે જે આપણા ટેસ્ટીંગ સ્યુટને મજબૂત કરી શકે છે એકવાર આપણે ટેસ્ટીંગ પૂર્ણ કરી લીધા પછી આપણે આપણા ટેસ્ટીંગ ના કેસોને મજબૂત કરવા અને પ્રોગ્રામની વિશ્વસનીયતા સુધારવા માટે મ્યુટેશન ટેસ્ટીંગ કરી શકીએ છીએ અને ગેરલાભ આપણે જોયું કે એક ખૂબ જ નોંધપાત્ર ગેરલાભ સમકક્ષ મ્યુટન્ટ છે આ તે ઉકેલ છે કે જે અહીં લખવામાં આવ્યું છે તે બ્લેક બોક્સને અસરકારક રીતે સ્વચાલિત કરી શકે છે અને કવરેજ આધારિત ટેસ્ટ સ્યુટ અને ગેરલાભ સમકક્ષ મ્યુટન્ટ છે હવે ચાલો ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ જોઈએ અત્યાર સુધી આપણે યુનિટ ટેસ્ટીંગ જોઈ રહ્યા છીએ બંને બ્લેક બોક્સ અને વ્હાઈટ બોક્સ ટેસ્ટીંગ જ્યાં આપણે પ્રોગ્રામ યુનિટનું ટેસ્ટીંગ કરીએ છીએ પ્રોગ્રામ યુનિટ સામાન્ય રીતે કાર્ય છે તે મોડ્યુલ પણ હોઈ શકે છે હવે એમ માનીને કે આપણે આપણા કાર્યોના મોડ્યુલોનું ટેસ્ટીંગ કર્યું છે હવે ચાલો જોઈએ કે આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કેવી રીતે હાથ ધરીએ અને આપણી ચર્ચાની શરૂઆતમાં આપણે કહ્યું હતું કે આપણે શા માટે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરવાની જરૂર છે યુનિટ ટેસ્ટીંગ શા માટે કરવું અને પછી ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરવું અને પછી સિસ્ટમ ટેસ્ટીંગ કરો આપણે કહ્યું હતું કે આ આપણને યુનિટ ટેસ્ટીંગ માં કોઈપણ સમસ્યાઓને અસરકારક રીતે ડિબગ કરવામાં મદદ કરે છે ડિબગીંગ પ્રક્રિયા દરમિયાન ભૂલ શોધવા માટે આપણી પાસે ખૂબ જ મર્યાદિત જગ્યા છે અને ડિબગીંગ ખર્ચ અસરકારક છે જો આપણે યુનિટ ટેસ્ટીંગ ને બાયપાસ કર્યું હોત તો તે ભૂલો જે ખૂબ જ સસ્તામાં દૂર કરી શકાયા હોત આપણે તે ભૂલોને દૂર કરવા માટે જબરદસ્ત ટેસ્ટીંગ ખર્ચ ડિબગીંગ ખર્ચ ભોગવીશું આગળની બાબત ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ હશે જ્યાં આપણે મોડ્યુલો પર યુનિટ ટેસ્ટીંગ કર્યું છે અને હવે આપણે તપાસીએ છીએ કે મોડ્યુલો યોગ્ય રીતે ઇન્ટરફેસ કરે છે કે નહીં મને તે સ્ટેટમેન્ટ પુનરાવર્તન કરવા દો કે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ દરમિયાન આપણે તપાસીએ છીએ કે વિવિધ મોડ્યુલો જ્યાં યુનિટ યોગ્ય રીતે ઇન્ટરફેસનું ટેસ્ટીંગ કરે છે આપણે જાણીએ છીએ કે યુનિટ ટેસ્ટીંગ કરીને આપણે ત્યાં મોટાભાગની ભૂલો દૂર કરી છે લગભગ કોઈ ભૂલો નથી પરંતુ પછી જ્યારે આપણે બે મોડ્યુલોને એકસાથે મૂકીએ છીએ ત્યારે ઇન્ટરફેસમાં ભૂલો ભી થઈ શકે છે તે આપણને એક સંકેત આપે છે કે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ દ્વારા લક્ષ્યાંકિત પ્રકારની ભૂલો જો આપણે પૂછીએ કે બગનો પ્રકાર શું છે જે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ દરમિયાન શોધી કાવામાં આવે છે તો આ બે મોડ્યુલો વચ્ચે ઇન્ટરફેસિંગ ઇન્ટરફેસ બગ્સ છે ઇન્ટરફેસિંગ શું છે ઇન્ટરફેસિંગ એ છે કે એક ફંક્શન બીજા ફંક્શનને ખોટા પરિમાણ સાથે કરે છે અથવા તે પરિમાણને કરી શકે છે તે પરિમાણોની ઓછી સંખ્યા અથવા પરિમાણોની વધુ સંખ્યા સાથેના કાર્યને કરે છે અથવા પેરામીટર પ્રકારનો મેળ ખાતો નથી ધારો કે ફંક્શનને પૂર્ણાંક મૂલ્ય સાથે કરો પરંતુ તે ફ્લોટિંગ પોઇન્ટ વેલ્યુ અથવા સ્ટ્રિંગ સાથે કોલ કરે છે અને તે માત્ર એક અક્ષર પસાર કરે છે અને તેથી આગળ આ ઇન્ટરફેસ ભૂલોના ઉદાહરણો છે અને આ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ નું લક્ષ્ય છે હવે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ મોડ્યુલો અથવા યુનિટ ો એકબીજાને કેવી રીતે બોલાવે છે તેના પર આધારિત છે અને તેઓ એકબીજાને કેવી રીતે બોલાવે છે તેનું એક ઉદાહરણ રજૂઆત એ એક માળખું ચાર્ટ છે અને એકવાર આપણી પાસે આ મોડ્યુલ માળખું ઉપલબ્ધ હોય મોડ્યુલ માળખું એ છે કે મોડ્યુલો કેવી રીતે કરે છે એકબીજાને તેના આધારે આપણે વિવિધ પ્રકારનું ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરી શકીએ છીએ આપણી પાસે બિગ બેંગ અભિગમ ઉપરથી નીચેનો અભિગમ નીચેનો અભિગમ અને મિશ્ર અભિગમ અથવા સેન્ડવિચ અભિગમ હોઈ શકે છે હવે ચાલો આ અભિગમો જોઈએ આ સ્ટ્રક્ચર ડિઝાઇનનું ઉદાહરણ છે અથવા મોડ્યુલો એકબીજાને કેવી રીતે બોલાવે છે તેનું ઉદાહરણ છે M1 કોલ M2 M3 અને M4 અને M2 કોલ્સ M5 M6 અને M5 કોલ્સ M8 અને M4 કોલ્સ M7 અને M9 આ એક સારી ડિઝાઇન છે એક સ્તરવાળી ડિઝાઇન છે જ્યાં મોડ્યુલોને હિયારચી માં ગોઠવવામાં આવે છે પરંતુ આપણી પાસે એવી પરિસ્થિતિ પણ હોઈ શકે છે કે જ્યાં M8 થી M6 અથવા M3 અને તેથી વધુનો સંબંધ છે એટલી સારી રીતે હિયારચી માં ન હોઈ શકે ડિઝાઇન કરેલ પ્રોગ્રામ આ એક સારી ડિઝાઇન પ્રોગ્રામનું ઉદાહરણ છે જ્યાં મોડ્યુલો એકબીજાને હિયારચી માં બોલાવે છે એક ટોપ લેવલ મોડ્યુલ લોઅર લેવલ મોડ્યુલને બોલાવે છે અને લોઅર લેવલ મોડ્યુલથી ઉચ્ચ સ્તરના મોડ્યુલ પર કોઈ કોલ અસ્તિત્વમાં નથી અને તે ખૂબ જ સારો છે ડિઝાઇન પરંતુ પછી આપણી પાસે અન્ય પ્રકારની ડિઝાઇન પણ હોઈ શકે છે જ્યાં આપણી પાસે નીચલા સ્તરના મોડ્યુલને ઉચ્ચ સ્તરના મોડ્યુલ કહેવાના કેટલાક કિસ્સાઓ છે પરંતુ ચાલો જોઈએ કે મોડ્યુલ સ્ટ્રક્ચરના આધારે તમે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કેવી રીતે કરી શકો છો એક એવું હોઈ શકે કે આપણે આ મોડ્યુલોને ઈન્ટીગ્રેટ કરવાનું નક્કી કરી શકીએ અને પછી આ મોડ્યુલો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ તેની ચકાસણી કરી શકીએ પરંતુ જો આપણે એક પગલામાં 4 અથવા 5 મોડ્યુલોને ઈન્ટીગ્રેટ કરીએ તો ફરી આપણને સમસ્યા થશે કે જો નિષ્ફળતા હોય તો એક ટેસ્ટ કેસ પછી આપણે ઘણા મોડ્યુલો જોવું પડશે જો મોડ્યુલો બિન તુચ્છ વ્યાજબી રીતે મોટા મોડ્યુલો છે જે ઘણા જુદા જુદા ઇન્ટરફેસને ટેકો આપે છે તો પછી આપણે એક ઇન્ક્રીમેન્ટલ ઈન્ટીગ્રેશન કરીએ છીએ જ્યાં એક સમયે આપણે ફક્ત એક મોડ્યુલને ઈન્ટીગ્રેટ કરીએ છીએ પહેલા આપણે અહીં મોટી બેગ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ પર નજર કરીએ કારણ કે નામ કહે છે કે બધા મોડ્યુલો એક પગલામાં સંકલિત છે બધા મોડ્યુલો જોડાયેલા સંકલિત અને પછી આપણે આ માટે ટેસ્ટીંગ કેસ ચલાવીએ છીએ પરંતુ અહીં સમસ્યા એ છે કે બિગ બેંગ ટેસ્ટીંગ ફક્ત ત્યારે જ કામ કરી શકે છે જો આપણી પાસે બે કે ત્રણ સરળ મોડ્યુલો હોય જો આપણી પાસે ઘણા ડઝનેક મોડ્યુલો છે અને આપણે મોટા ધડાકાનું ટેસ્ટીંગ કરીએ છીએ તો ગેરલાભ એ છે કે આપણી ડિબગીંગ પ્રક્રિયા પ્રચંડ હશે તે ખૂબ ઉંચી કિંમત લેશે બિગ બેંગ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ જ્યાં ઈન્ટીગ્રેશન માત્ર એક જ પગલામાં કરવામાં આવે છે તે ફક્ત ખૂબ જ નજીવા પ્રોગ્રામ રમકડા પ્રોગ્રામ પર લાગુ પડે છે જ્યાં આપણી પાસે ફક્ત બે કે ત્રણ મોડ્યુલ સરળ મોડ્યુલો છે હવે ચાલો બીગ બેંગ ઈન્ટીગ્રેશન ના અન્ય પ્રકારો અન્ય પ્રકારના ટેસ્ટીંગ ો જોઈએ આપણે અહીં તે જ વાત લખી છે જે આપણે કહી રહ્યા છીએ કે જો તમે મોટા ધડાકાનું ટેસ્ટીંગ કરી રહ્યા હોવ તો તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે ભૂલને ડિબગ કરવી અથવા તેનું સ્થાનિકીકરણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને એકવાર ટેસ્ટ કેસ બગ ક્યાં છે તે શોધવામાં નિષ્ફળ જાય અને ડિબગીંગ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ બની જાય તે માટે મોટી માત્રામાં પ્રયત્નો કરવા પડે છે હવે ચાલો નીચેની ઈન્ટીગ્રેશન ટેકનીક જોઈએ બોટમ અપ ઈન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં આપણી પાસે આ મોડ્યુલ સ્ટ્રક્ચર છે જે તમામ મોડ્યુલોનું કોલ સ્ટ્રક્ચર છે અને બોટમ લેવલથી શરૂ થશે અને જો આપણી પાસે સારી રીતે ડિઝાઈન કરેલ પ્રોગ્રામ હોય તો બોટમ લેવલ સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને પછી આપણે સૌથી નીચેનું સ્તર અને તેની સાથે એક મોડ્યુલને સંકલિત કરો તેની સાથે બીજું નીચેનું મોડ્યુલ પરંતુ પછી જ્યારે આપણે આ ઈન્ટીગ્રેશન કરીએ છીએ કારણ કે આ તળિયાના સ્તરના મોડ્યુલ છે ત્યારે આપણી પાસે કેટલાક સોફ્ટવેર હોવા જોઈએ જે ડ્રાઈવર લખેલા હોય જે વાસ્તવમાં આ તળિયાના મોડ્યુલોને કહેશે અહીં એક ગેરલાભ એ છે કે ટેસ્ટીંગ ઇજનેરો સિસ્ટમ સ્તરના કાર્યોનું અવલોકન કરી શકતા નથી જે ફક્ત નીચેના સ્તરના મોડ્યુલો જણાવે છે પરંતુ ત્યાં એક વિશાળ કેસ હોઈ શકે છે અને તેઓ ખરેખર વિશાળ કેસ ચલાવી શકતા નથી તેઓ અહીં માત્ર કેટલાક ડમી ટેસ્ટ કેસ ખૂબ જ સરળ ટેસ્ટ કેસ અથવા લો લેવલ પ્રોગ્રામ્સનું ટેસ્ટીંગ કરે છે માફ કરશો નીચા સ્તરના મોડ્યુલો અને જેમ તમે પહેલાથી જ જાણતા હશો કે નીચલા સ્તરના મોડ્યુલો સામાન્ય રીતે ઇનપુટ આઉટપુટ મોડ્યુલો હોય છે જે એક સરળ GUI હોઈ શકે છે જે વપરાશકર્તાનું ઇનપુટ લે છે તે એક સરળ ફાઇલ રીડર હોઈ શકે છે જે ફાઇલમાંથી થોડો ડેટા વાંચે છે અથવા ફાઇલમાં થોડો ડેટા લખે છે અથવા વપરાશકર્તા ઇન્ટરફેસ પર કંઈક ડિસ્પ્લે લખે છે આ નીચલા સ્તરના મોડ્યુલો છે જે હિયારચી ના તળિયે છે તેઓ ફક્ત કેટલાક સરળ ઇનપુટ આઉટપુટ કરે છે અને આપણે ફક્ત તપાસ કરવી પડશે કે તે ઇનપુટ આઉટપુટ કાર્યરત છે કે નહીં આપણે ખરેખર સિસ્ટમ લેવલ ટેસ્ટ કેસ ચલાવી શકતા નથી ચાલો જોઈએ કે નીચેનું ટેસ્ટીંગ કેવી રીતે કાર્ય કરશે આપણે અહીં એક મોડ્યુલ લઈએ છીએ અને પછી તેને બીજા મોડ્યુલ સાથે સંકલિત કરીએ છીએ જે સંભવત the સમાન સ્તરે છે કારણ કે ઉચ્ચ સ્તરના મોડ્યુલમાં ઈન્ટીગ્રેટ સાથે સમાન સ્તરે કોઈ મોડ્યુલ નથી અને પછી આપણે બીજા મોડ્યુલ સાથે સંકલિત કરીએ છીએ આ સ્તર અને પછી આગલું મોડ્યુલ અને પછી આગલું મોડ્યુલ પછી આપણે આગલા ઉચ્ચ સ્તરના મોડ્યુલને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને તેથી જ્યાં સુધી આપણે રૂટ લેવલ મોડ્યુલ પૂર્ણ નહીં કરીએ આપણે હમણાં જ કેટલીક ખૂબ જ મૂળભૂત ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ટેકનીકો પર જોયું ત્યાં વધુ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ટેકનીકો છે જે આપણે આગામી સત્રમાં જોઈશું